કેમિકલ એન્જિનિયરિંગ ના પાયાના સિદ્ધાંતો અને ગણતરીઓ પરના સામૂહિક સુલભ ઓનલાઈન અભ્યાસક્રમમાં તમારું સ્વાગત છે આ અભ્યાસક્રમમાં આપણી પાસે 12 મોડ્યુલ્સ અને લગભગ 36 વ્યાખ્યાનો છે આપણે કેમિકલ એન્જિનિયરિંગના મૂળભૂત સિદ્ધાંતો અને ગણતરીઓને ક્રમિક રીતે આવરી લઈશું આજે મોડ્યુલ 1 માં આપણે પરિચય રૂપે કેટલીક વ્યાખ્યાઓ ઈતિહાસ અને કેમિકલ એન્જિનિયર ની ભૂમિકા વિશે ચર્ચા કરીશું તેથી આ વ્યાખ્યાનમાં કેમિકલ એન્જિનિયરિંગ ની વ્યાખ્યા કેમિકલ એન્જિનિયરિંગનો ઈતિહાસ અને સમાજમાં કેમિકલ એન્જિનિયર્સ ની ભૂમિકાનો સમાવેશ થશે હવે જેમ તમે કેમિકલ એન્જિનિયરિંગ ના વિવિધ પાસાઓને જાણો છો એ રીતે તે આવશ્યક રસાયણોના ઉત્પાદન ની પ્રક્રિયા માટેના ઉપકરણો ની કેટલીક યાંત્રિક ડિઝાઈન સાથેના ઔદ્યોગિક બાબતને કેન્દ્રમાં રાખીને તેને આધારિત માનવ કલ્યાણ તરફ દોરી જાય છે કે જે આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી તે માટેના ઉપકરણ અને પ્લાન્ટની ડિઝાઈન માટે ફિઝીકોકેમિકલ અને બાયોકેમિકલ દર પ્રક્રિયાઓનો સમાવેશ કરતાં એવાં અપ્લાઈડ સાયન્સ ના જ્ઞાનની જરૂર પડે છે તેથી જો આપણે કેમિકલ એન્જિનિયરિંગ ના મૂળ વિશે વાત કરીએ તો આપણે માનવ કલ્યાણ પર આધારિત એન્જિનિયરિંગ ના પાસા વિશે વિચારવું જરૂરી હોય છે તેથી શરૂઆતમાં આપણે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે કેમિકલ એન્જિનિયરિંગનો મૂળ ઈતિહાસ કેવો છે ક્યાંથી આ કેમિકલ એન્જિનિયરિંગનો વ્યવસાય શરૂ થયો અને આ કેમિકલ પ્રક્રિયાઓના મુખ્ય પાસાઓ શું છે તેમજ સમાજ માં આપણા રોજિંદા જીવન માં જરૂરી એવાં આવશ્યક કેમિકલ્સ ના ઉત્પાદન માટેની કેમિકલ એન્જિનિયરિંગની પ્રક્રિયાઓ કેવી રીતે વિકસિત થઈ છે તેની પણ ચર્ચા આપણે કરીશું તેથી આ કિસ્સામાં તેના પર જતાં પહેલા આપણે કહેવું પડશે કે કોઈ પણ એન્જિનિયરિંગ હોય પછી ભલે તે કેમિકલ એન્જિનિયરિંગ હોય મિકેનિકલ એન્જિનિયરિંગ હોય કે સિવિલ એન્જિનિયરિંગ હોય તે તમામ એન્જિનિયરિંગ પ્રવાહો નો આધાર કેટલાક વિજ્ઞાનના સિદ્ધાંતો પર રાખે છે અને પછી તે વિજ્ઞાનને આવશ્યક રસાયણોના ઉત્પાદન માટે લાગુ કરવામાં આવે છે તેથી પ્રક્રિયા કેવી રીતે વિકસિત કરવી તે આ વિજ્ઞાનને લાગુ કરી તેના આધારે જાણી શકાય છે જેમ કે સોડિયમ હાઈડ્રોક્સાઈડ નું દ્રાવણ બનાવવું કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ તેમજ ક્લોરીન અને કેટલાક કાર્બનિક રસાયણો જેમ કે LPG બનાવવો વગેરે માટે અહીં પણ પેટ્રોકેમિકલ ઉદ્યોગોની જેમ ઘણા એવાં ઓઈલ્સ બનાવવામાં આવે છે કે જે અલબત્ત કેટલીક પ્રક્રિયાઓના આધારે ઉપજે છે તેથી તે બધી પ્રક્રિયાઓ જ્યારે પણ થઈ રહી હોય છે અલબત્ત વિજ્ઞાન આધારિત જ્ઞાનના કેટલાક પાયા પર આધારિત હશે તે વિજ્ઞાન ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોસાયન્સ અથવા મેથ્સ પણ હોઈ શકે છે તેથી તે ઉપકરણો વિકસાવવા માટે તે વિજ્ઞાનો જરૂરી રહેશે અને જે તે રસાયણ ઉત્પન્ન કરતી પ્રક્રિયાઓ માટેના પ્લાન્ટ ની એક્સેસરીઝ પણ તે ચોક્કસ પ્રક્રિયાને આધારીત છે તેથી ક્યાંય પણ જો કોઈ પ્રક્રિયા વિકસિત થઈ હોય તે આ અપ્લાઈડ સાયન્સ ને આધારે જ હશે તેથી તે અપ્લાઈડ સાયન્સ ને ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયો સાયન્સ મેથ્સ અને વગેરે જ્ઞાનના આધારે કેમિકલ એન્જિનિયરીંગ માં રૂપાંતરિત કરવામાં આવે છે તેથી અહીં મૂળભૂત રીતે આ ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયો સાયન્સ અને મેથ્સ જેવા વિજ્ઞાનના આધારે વિકસાવેલી લેબોરેટરી સ્તરની પ્રક્રિયાની યોજનાકીય આકૃતિ દર્શાવવામાં આવી છે અને તે વિજ્ઞાન ઉપરથી જો લેબોરેટરી સ્તર પર લાગુ કરવામાં આવે તો નીપજ શું હોવી જોઈએ અને પછી તેને ઔધોગિક સ્તરે વિસ્તરણ કરવામાં આવે છે તેથી કેમિકલ એન્જિનિયરીંગ આ લેબોરેટરી સ્તરની પ્રક્રિયાના વિસ્તરણ અને રૂપાંતરણ ને રજૂ કરે છે જેને અપ્લાઈડ સાયન્સ સંબંધિત કેમિકલ એન્જિનિયરીંગ ના પાસા તરીકે ઓળખવામાં આવે છે હવે આ કેમિકલ એન્જિનિયરીંગ ની પ્રક્રિયા તેના જુદા જુદા પાસાઓ તેની મૂળભૂત ગણતરીઓ અને કેમિકલ એન્જિનિયરીંગ પ્રક્રિયાના સિદ્ધાંતો પર ચર્ચામાં જતા પહેલા કેમિકલ એન્જિનિયરીંગની વ્યાખ્યા શું છે તે જાણવી પડશે કેમિકલ એન્જિનિયરીંગના ક્ષેત્ર ની શરૂઆતમાં કોઈ વૈશ્વિક સ્વીકૃત સમજૂતી નહોતી તેમની કેટલીક પ્રક્રિયા મૂળરૂપે 19 મી સદી ના પ્રારંભિક તબક્કે વિકસિત થઈ છે જ્યારે પણ પ્રક્રિયા વિકસિત કરવામાં આવી હતી તે પ્રક્રિયાઓ ખરેખર કેટલાક વિજ્ઞાનની સમજ પર આધારિત કેટલાક એન્જિનિયરીંગ પાસા પર આધારિત હતી અને આ કેમિકલ એન્જિનિયરીંગ ને વ્યવસાય બનાવવા માટે કેટલીક કન્સોર્ટિયમ ની પ્રસ્તાવના રજૂ કરવામાં આવી હતી તે પ્રસ્તાવનાના આધારે કેમિકલ એન્જિનિયરીંગને ખરેખર વ્યાખ્યાયિત કરવામાં આવ્યુ હતું કે જે મુજબ કેમિકલ એન્જિનિયરીંગ એ અપ્લાઈડ સાયન્સ નું એક ક્ષેત્ર છે જે આ ફિઝિકલ કેમિકલ અથવા બાયો કેમિકલ દર પ્રક્રિયાઓ નું અમલીકરણ આવશ્યક રસાયણોના ઉત્પાદન માટે અને માનવ ઉપયોગી સુધારણા માટે થાય છે તેથી કેમિકલ એન્જિનિયરીંગ ની આ પહેલી વ્યાખ્યા હતી જેને 19 મી સદીના કેમિકલ એન્જિનિયરીંગના પાસાઓની પ્રસ્તાવનાના આધારે બનાવવામાં આવી હતી ડિક્શનરી મુજબ કેમિકલ એન્જિનિયરીંગ આ મુજબ વ્યાખ્યાયિત થયેલ છે તે એન્જિનિયરીંગ ની એક શાખા છે જેમાં મોટા પાયાના કેમિકલ પ્લાન્ટ્સ પેટ્રોકેમિકલ્સ રિફાઈનરીઓ અને તેને સમાન અન્ય પ્લાન્ટ્સ ની ડિઝાઈન અને સંચાલન નો સમાવેશ થાય છે તો કેમિકલ એન્જિનિયરીંગની ડિક્શનરી મુજબ કેમિકલ એન્જિનિયરીંગની આ વ્યાખ્યા છે ઉપરાંત કેમિકલ એન્જિનિયરીંગ ની અન્ય વ્યાખ્યાઓ વિવિધ સંસ્થાઓ જેવી કે ઈન્ફોર્મેશન હાઈવે ગ્લોબલ ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન નેટવર્ક્સ દ્વારા પણ આપવામાં આવી છે તેથી તેમના દ્રષ્ટિકોણ ના પાસાઓના આધારે કેમિકલ એન્જિનિયરીંગ આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે કેમિકલ એન્જિનિયરીંગ એવી પ્રક્રિયા સાથે સંબંધિત છે જેમાં પદાર્થો તેમની રાસાયણિક અથવા ભૌતિક રચના બંધારણ ઉર્જાનો જથ્થો અથવા ભૌતિક સ્થિતિ માં જરૂરીયાત મુજબ પરિવર્તન કરે છે તો આ ઈન્ફોર્મેશન હાઈવે દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા છે પછીથી કોન્સ્ટિટ્યૂશન ઑફ અમેરિકન ઈન્સ્ટીટ્યુટ ઑફ કેમિકલ એન્જિનિયર્સ દ્વારા કેમિકલ એન્જિનિયરીંગની વધુ યોગ્ય વ્યાખ્યા આપવામાં આવી હતી અને આ સંગઠન કેમિકલ એન્જિનિયરીંગની વ્યાખ્યા જણાવે છે કે આ એન્જિનિયરીંગની એક એવી શાખા છે કે જે અર્થશાસ્ત્ર ના સિદ્ધાંતો સાથે ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતોના ઉપયોગ અને માનવીય સંબંધો ને સીધા પ્રક્રિયા અને પ્રક્રિયા ઉપકરણો સાથે સંબંધિત કરે છે જેમાં દ્રવ્ય પર પ્રક્રિયા થઈ જે તે અવસ્થા ની ઉર્જાનો જથ્થો અને રચના માં ફેરફાર ને અસર કરે છે તેથી આ વિવિધ સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલી કેમિકલ એન્જિનિયરીંગ ની જુદી જુદી વ્યાખ્યાઓ છે અને જેના આધારે કહી શકાય છે કે મૂળભૂત રીતે આ કેમિકલ એન્જિનિયરીંગ અપ્લાઈડ સાયન્સ ના જ્ઞાનના આધારે વિકસિત થયેલ છે તેથી બધા જ વિજ્ઞાનો કેમિકલ એન્જિનિયરીંગના વિકાસ માં ફાળો આપશે તેથી જ હવે આ કેમિકલ એન્જિનિયરીંગ એ આંતરશાખાકીય વ્યવસાય છે જેમાં વિજ્ઞાનના તમામ પ્રવાહો તેમના મૂળભૂત વિજ્ઞાનનું કેમિકલ એન્જિનિયરીંગ પ્રક્રિયાઓ માટે ઘણું યોગદાન આપી રહ્યા છે તે રસાયણો ખરેખર શું છે તો તે રસાયણોનો અર્થ પણ સમજવો પડશે આ મૂળભૂત રીતે એક પદાર્થ દ્વારા રજૂ થાય છે જેમાં બે અથવા વધુ પદાર્થો વચ્ચેની પ્રક્રિયા ના પરિણામો સામેલ હોય છે એટલે કે કહી શકાય કે એવો પદાર્થ જેમાં કોઈ દ્રવ્ય સામેલ હોય તેને કેમિકલ કહી શકાય છે તેથી આ રીતે કેમિકલને વ્યાખ્યાયિત કરી શકાય છે તે કેમિકલ નો અર્થ શું છે કેમિકલ એન્જિનિયરીંગ નું પાસું જ્યાંથી એમ કહી શકાય કે કેમિકલ ના આધારે કેવી રીતે પ્રક્રિયા કરી શકાય છે જેથી એન્જિનિયરિંગ પાસાઓ ખરેખર પ્રક્રિયાને રજૂ કરે છે અને તે એન્જિનિયરીંગ તે બધા સાયન્સ પર આધારિત હશે હવે જો આપણે કેમિકલ એન્જિનિયરીંગ ની શરૂઆત તરફ ધ્યાન આપીએ તો તે 18 મી સદીના અંત એટલે કે લગભગ 1888 માં થઈ હતી કેમિકલ એન્જિનિયરીંગ વ્યવસાયની શરૂઆત ખરેખર 1888 માં થઈ હતી આ શબ્દ કેમિકલ એન્જિનિયર 1880 ના વર્ષ દરમિયાન ટેકનિકલ વર્તુળો માં ફરતો રહયો હતો પરંતુ આવા કેમિકલ એન્જિનિયરીંગ વ્યવસાય માટે કોઈ ઔપચારિક શિક્ષણ તે સમયે કોઈ ખાસ વ્યક્તિને ઓળખાણ આપતું ન હતું તો આ કેમિકલ એન્જિનિયરિંગની શરૂઆત છે જો કે આ તબક્કે કેમિકલ એન્જિનિયર કે જે મિકેનિકલ એન્જિનિયર એમ બંને હતા કે જેમણે કેમિકલ પ્રક્રિયાના ઉપકરણોનું જ્ઞાન મેળવ્યું હતું અને તે કેમિકલ પ્લાન્ટ માટે કેટલીકવાર કોઈક ઓબ્સર્વર અથવા ફોરમેન ની જરૂરત પડતી હોય છે તેથી તે સમયે કેમિકલ પ્લાન્ટ ફોરમેન કે જેમની પાસે થોડું જ ભણતર હતું પરંતુ જેમનો જીવનકાળ નો અનુભવ હોય એવા લોકો કેમિકલ એન્જિનિયર કહેવાતા હતા અને તે સમયે એવું પણ કહેવામાં આવતું હતું કે એક એપ્લાઈડ કેમિસ્ટ કે જેની પાસે લાર્જ સ્કેલ પરની ઔધોગિક કેમિકલ પ્રક્રિયાઓ નું જ્ઞાન છે તેને પણ કેમિકલ એન્જિનિયર તરીકે ગણી શકાય છે તેથી તે સમયે કેમિકલ એન્જિનિયરિંગ ની યોગ્ય વ્યાખ્યા આપવામાં આવી નહોતી જો કોઈ વ્યક્તિ કેમિકલ પ્લાન્ટ પર કામ કરે છે કે જેમને કેટલીક કેમિકલ પ્રક્રિયા અથવા કેમિકલ પ્રક્રિયા ઉપકરણો નું વિશેષ જ્ઞાન હોય તો તેઓ કેમિકલ એન્જિનિયર તરીકે ગણાતા હતા 1880 ના સમયગાળા માં જ્યોર્જ ડેવિસે કેમિકલ પ્રક્રિયા ઉપકરણોની ડિઝાઈન અને પ્રક્રિયાઓની જાણકારી ધરાવતા એવા અમુક ફોરમેન અને કેટલાક લોકોનું જૂથ બનાવ્યું હતું અને તેઓ સાથે ભેગા મળી એક કેમિકલ એન્જિનિયર સોસાયટી બનાવી હતી પરંતુ કોઈપણ રીતે તે સમયે આ કેમિકલ એન્જિનિયર સોસાયટી સફળ થઈ ન હતી જોકે કેમિકલ એન્જિનિયરિંગ સોસાયટીની આ સ્થિતિ 1888 માં બદલાઈ ગઈ હતી કે જ્યારે MIT USA ના પ્રોફેસર લુઈસ નોર્ટને કોર્સ X શરૂ કર્યો હતો તેથી જ કેમિકલ એન્જિનિયરને ઔપચારિક ડિગ્રી દ્વારા એક કરી શક્યા હતા અને તે સમયે કેટલીક અન્ય સંસ્થા પણ કેમિકલ એન્જિનિયરિંગના વ્યવસાય ને કેટલાક લોકોને કેટલાક પોસ્ટ વર્ક આપીને તેમજ કેટલાક નવા લોકોને કેમિકલ પ્રક્રિયાના ઉપકરણોની ડિઝાઈન અને તે પ્રક્રિયાઓની તાલીમ આપીને એક કેવી રીતે બનાવવી તે વિશે વિચારી રહી હતી તેથી તેઓએ આ કેમિકલ એન્જિનિયરિંગમાં તેમની ઔપચારિક ડિગ્રી શરૂ કરી દીધી હતી તેથી તે કિસ્સામાં 1888 પછી જ્યારે પ્રોફેસર લુઈસ નોર્ટને તાલીમ આપીને કેમિકલ એન્જિનિયરિંગ ડિગ્રી માટે કોર્સ X બનાવ્યો હતો ત્યારબાદ પેન્સિલ્વેનીયા યુનિવર્સિટી અને તુલાને યુનિવર્સિટીએ ઝડપથી અનુક્રમે 1892 અને 1894 માં તેમના 4 વર્ષના કેમિકલ એન્જિનિયરિંગ અભ્યાસક્રમો ઉમેર્યા હતા અને તે પછી ઘણા લોકોએ વિવિધ સંસ્થાઓમાંથી તેમની કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી અને તેના જ આધારે તેમના કામના અનુભવ અને કેટલાક અન્ય ઉપકરણોના વિકાસ કે જે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કેમિકલ એન્જિનિયરિંગ પ્રક્રિયા સાથે સંબંધિત છે તેઓ પ્રખ્યાત કેમિકલ એન્જિનિયર બન્યા હતા તેથી આપણે ઐતિહાસિક કેમિકલ એન્જિનિયર્સ ને સલામ કરવી પડશે કે જેમણે વિવિધ પ્રવાહોના વિજ્ઞાનના આધારે કેમિકલ એન્જિનિયરિંગ નો વિકાસ કર્યો છે અને તેઓએ જ તેને વિજ્ઞાન અથવા કેમિકલ એન્જિનિયરિંગ તરીકે માન્યું છે તેથી તે ઐતિહાસિક કેમિકલ એન્જિનિયર્સે આ કેમિકલ એન્જિનિયરિંગ વ્યવસાયો વિકસાવવા માટે શરૂઆતમાં ઘણું યોગદાન આપ્યું છે આ કિસ્સામાં જ્હોન ડાલ્ટન જે તે સમયના એક ઉત્કૃષ્ટ કેમિકલ એન્જિનિયર્સ માંના એક હતા કેમિકલ એન્જિનિયરિંગ ના વિજ્ઞાનના વિકાસ માટે જયારે તેઓએ કામ કર્યું ત્યારે તેમણે તેમના સંશોધન લેખોમાં આણ્વીય વજન પ્રકાશિત કર્યું હતું અને તેમણે તે આણ્વીય વજન પર કામ કર્યું કે કેવી રીતે આ આણ્વીય વજન કેમિકલ સમીકરણો ને સંતુલિત રાખવાની મંજૂરી આપશે અને કેમિકલ એન્જિનિયરિંગના દળ સંતુલન ના આધારે તેને કેવી રીતે સ્થાપિત કરી શકાય છે તે 1805 માં કરવામાં આવ્યું હતું અને તે સમયે તેઓ રોયલ સોસાયટી ના સભ્ય હતા અને તેઓ અંગ્રેજી ભૌતિકશાસ્ત્રી રહી ચૂક્યા છે તેમજ 1805 માં હવામાનશાસ્ત્રી તરીકે પણ ઓળખાતા હતા કેમિકલ સમીકરણો વિકસાવનાર તે પ્રથમ વ્યક્તિ હતા શીટ નું સંતુલન કેવી રીતે કરવું અને કેમિકલ એન્જિનિયરીંગ પ્રક્રિયાઓ માટે દળ સંતુલન કેવી રીતે કરવું એ પણ વિકસાવ્યું હતું તે પછી 1824 માં ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી સાદિ કર્નોટે પણ કામ કર્યું હતું તેને દહન પ્રક્રિયા ઓ કહેવામાં આવે છે અને આ દહન પ્રક્રિયાઓના ઉષ્માગતિશાસ્ત્ર ના પાસામાં આવતી અને જતી ઉર્જા કેટલી હશે તે આપ્યું હતું અને તે દહન પ્રક્રિયાઓના ઉષ્માગતિશાસ્ત્રના ગુણધર્મો ની વિવિધ લાક્ષણિકતાઓ શું હોવી જોઈએ તે આપ્યું હતું 1824 માં તેમણે દહન પ્રક્રિયાઓના ઉષ્માગતિશાસ્ત્ર નો અભ્યાસ કરવા માટે એક પુસ્તક લખ્યું હતું તેમણે તેમના પુસ્તકમાં કાર્નોટ સાયકલ ને વર્ણવ્યું તેમજ તેને હીટ એન્જિન્સ ના સિદ્ધાંત સાથે કેવી રીતે સંબંધિત કરવું તે પણ તેમના પુસ્તકમાં વર્ણવેલ છે તેમણે તે પુસ્તક પ્રકાશિત પણ કર્યું હતું કે જેનું નામ "ધ રિફ્લેકશન્સ ઑન ધ મોટિવ પાવર ઑફ ફાયર " હતું આમ તે દહન પ્રક્રિયાઓ ના ઉષ્માગતિશાસ્ત્રના અભ્યાસ માટેનું આ પ્રથમ પુસ્તક હતું તે પછી 1850 માં આર ક્લોસિયસે R Clausius તેમણે કાર્નોટ દ્વારા વિકસિત સિદ્ધાંતો નો અમલ કેમિકલ પ્રણાલીઓમાં આણ્વીય સ્તરે થી પરમાણ્વીય સ્તર પર અમલ કરવાનું શરૂ કર્યું હતું તેથી તે 19 મી સદીનું એક મહત્ત્વપૂર્ણ સીમાચિન્હ હતું કે જ્યાં અણુથી પરમાણુ સ્તરે રૂપાંતરિત કરવાના આધારની કેમિકલ પ્રણાલીઓના વિકાસના આધારે કેમિકલ એન્જિનિયરીંગ પ્રક્રિયાઓ થાય છે ત્યારબાદ લગભગ 10 વર્ષ પછી એટલે કે 1873 1876 ના સમયગાળા વચ્ચે યેલ યુનિવર્સિટી માં અમેરિકન વૈજ્ઞાનિક કે જે જોસિઆહ વિલાર્ડ ગિબ્સ તરીકે ઓળખાય છે તેમણે કેમિકલ પ્રણાલીઓના અભ્યાસમાં નોંધપાત્ર સૈદ્ધાંતિક યોગદાન આપ્યું જેનો ઉપયોગ ઉષ્માગતિશાસ્ત્ર ની લાક્ષણિકતાઓ ની ગણતરી માટે થાય છે અને તેને ક્લોસિયસનું ઉષ્માગતિશાસ્ત્ર પણ કહેવામાં આવે છે તેથી આ એક મહત્વપૂર્ણ અવધિ છે જેમાં ઉષ્માગતિશાસ્ત્રનું વિશ્લેષણ નું કેમિકલ એન્જિનિયરિંગમાં યોગદાન નોંધપાત્ર હતું તે પછી 1882 માં હેલ્મહોલ્ટ્ઝે ગિબ્સ જેવા જ ઉષ્માગતિશાસ્ત્રના પાયા માટેના લેખો પ્રકાશિત કર્યા હતા તેમણે એ પણ બતાવ્યું હતું કે કેમિકલ એફીનીટી નું માપ એટલે કે કેમિકલ પ્રક્રિયાઓનું 'બળ ' તેમજ તે કેમિકલ પ્રક્રિયા કેવી રીતે થાય છે અને તેના આધારે તે કેમિકલ પ્રક્રિયા માટે ચાલકબળ શું છે એ દર્શાવ્યું હતું તે શોધવા માટેનો સિદ્ધાંત પણ તેમણે આપ્યો અને પ્રક્રિયાઓની મુક્ત ઉર્જા દ્વારા તેને કેવી રીતે માપી શકાય તે પણ દર્શાવ્યું હતું તેથી તેમણે કેમિકલ પ્રક્રિયાઓના બળનો સિધ્ધાંત આપ્યો જે પ્રક્રિયાની મુક્ત ઉર્જાના માપન દ્વારા શોધવામાં આવે છે તે પછી 1880 માં જેને જ્યોર્જ ડેવિસ કહેવામાં આવે છે તેમણે લંડન માં કેમિકલ એન્જિનિયર્સ સોસાયટી ની અસફળ રચનાની દરખાસ્ત કરી આપણે તે પહેલેથી જ ચર્ચા કરી ચૂક્યા છીએ છે કે મિકેનિકલ એન્જિનિયર્સ કે જેઓ કેમિકલ ઉધોગમાં કામ કરી રહ્યા અને એવા વ્યક્તિઓ કે જેમને કેમિકલ પ્રક્રિયાઓ વિશે થોડું જ્ઞાન છે તેવા વ્યક્તિઓ સોસાયટી બનાવવામાં અસફળ રહ્યા હતા પાછળથી 1887 માં લંડન માં કેમિકલ એન્જિનિયર્સ ની આ અસફળ સોસાયટીની રચનાને કારણે તેમણે કેમિકલ પ્રક્રિયાઓના ઓપરેશન પર 12 વ્યાખ્યાનની શ્રેણી રજૂ કરી હતી હવે તેને યુનિટ ઓપરેશન કહેવામાં આવે છે જે કેમિકલ એન્જિનિયરિંગ નો મુખ્ય મહત્વનો વિષય છે MIT ટેકનિકલ સ્કૂલમાં કેમિકલ પ્રક્રિયાના ઓપરેશન કે જેને હાલમાં 'યુનિટ ઓપરેશન્સ ' કહેવામા આવે છે પર તેમણે 12 વ્યાખ્યાનની આ શ્રેણી રજૂ કરી હતી 1901 માં તેમણે કેમિકલ એન્જિનિયરિંગનું પ્રથમ પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું જેને હેન્ડબુક ઑફ કેમિકલ એન્જિનિયરિંગ કહેવામાં આવે છે તેમાં તેમણે ઘણી થિયરી વર્ણવી હતી કેમિકલ એન્જિનિયરિંગ વિકાસના ઈતિહાસ અને કેમિકલ એન્જિનિયરિંગના વ્યવસાયોના વિવિધ પાસાઓ શું છે તે પણ વર્ણવ્યા હતા કેમિકલ એન્જિનિયરિંગ ના તેમના પ્રથમ પુસ્તકમાં આ વિજ્ઞાનને કેવી રીતે લાગુ કરી શકાય છે અને ફક્ત વિવિધ આવશ્યક રસાયણો વિકસિત કરીને માનવ કલ્યાણ માટે પ્રક્રિયા કરી શકાય છે એવું વર્ણવ્યું હતું તેમણે આ અંગે થોડી થિયરી પણ આપી છે તેથી તે કેમિકલ એન્જિનિયરિંગના ઈતિહાસનું એક મહત્વપૂર્ણ પુસ્તક હતું અને તે પછી 1883 માં ઓસ્બોર્ન રેનોલ્ડ્સ તેઓ પણ કેમિકલ એન્જિનિયરિંગના પ્રખ્યાત લોકોમાંના એક છે જેમણે ફ્લૂઈડ ફ્લો ઓપરેશન માં ઘણો ફાળો આપ્યો છે જેના આધારે તમામ કેમિકલ પ્રક્રિયાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે તેમણે ફ્લૂઈડ ફ્લો માટે પરિમાણહીન જૂથની વ્યાખ્યા આપી હતી અને તે જ ફ્લૂઈડ ફ્લો માટેનું પરિમાણહીન જૂથ વ્યવહારિક સ્તરે આગળ વધી કેમિકલ એન્જિનિયરિંગ પ્રક્રિયાઓમાં ફ્લો બીહેવિયર હીટ ટ્રાન્સફર બીહેવિયર અને માસ ટ્રાન્સફર ની લાક્ષણિકતાઓની પણ સમજ આપે છે જે આજે કેમિકલ એન્જિનિયરિંગ શિક્ષણના તેમજ કેમિકલ એન્જિનિયરિંગ ઉપકરણોની ડિઝાઈન અને અન્ય પ્રક્રિયાના વિકાસ માટેના ઉદ્યોગમાં મૂળ વિષયો છે 1885 માં હેનરી એડવર્ડ આર્મસ્ટ્રોંગ તેઓ સેન્ટ્રલ કોલેજ માં કેમિકલ એન્જિનિયરિંગ નો અભ્યાસક્રમ આપે છે હવે તેનું નામ બદલીને તેને ઈમ્પીરીયલ કોલેજ ઑફ લંડન કહેવામાં આવે છે તેઓ વૈજ્ઞાનિક સંશોધન માટે સક્રિય હતા અને તેઓ કેમિસ્ટ્રી વિષયના નેપ્થેલિન ડેરિવેટિવ્ઝ ઉપર કામ કરી રહ્યા હતા કે ક્રૂડ ઓઈલ માંથી તેમજ બીજી અવનવી તકનીકોથી નેપ્થેલિન કેવી રીતે બનાવી શકાય તેથી તેઓએ ક્રૂડ ઓઈલ માંથી નેપ્થેલિન ડેરિવેશન ની કેમિસ્ટ્રી ઉપર થીયરી આપી હતી તેઓ એડિનબર્ગની રોયલ સોસાયટી ના સભ્ય પણ હતા તેઓ એક ઈંગ્લિશ રસાયણશાસ્ત્રી છે તેથી તે નેપ્થેલિન ડેરિવેટિવ્ઝ ના કેમિકલ રૂપાંતરણના કેમિકલ જ્ઞાનથી શરૂ કરીને કેટલાય કેમિકલ્સનું જે સંશ્લેષણ થયું તે "હેનરી ઈ આર્મસ્ટ્રોંગ Henry E Armstrong 1885" દ્વારા આપવામાં આવેલા વિચારને આધારે થઈ શક્યું હતું પાછળથી 1888 માં MIT માં કાર્બનિક અને ઔદ્યોગિક કેમિસ્ટ્રીના પ્રોફેસર જેઓએ MIT માં કેમિકલ એન્જિનિયરિંગ માં કોર્સ X તરીકે નવો અભ્યાસક્રમ શરૂ કર્યો હતો અને તે કોર્સ X ઉપરથી કેમિકલ એન્જિનિયરિંગની મૂળભૂત ડિગ્રી શરૂ થઈ હતી અને પછી આ અભ્યાસક્રમના માળખાના આધારે તેઓ પ્રથમ કેમિકલ એન્જિનિયર બન્યા હતા એમ કહી શકાય કે વિશ્વના પ્રથમ ઔપચારિક કેમિકલ એન્જિનિયર 'વિલિયમ પેજ બ્રાયન્ટ ' અને તેમના સહપાઠીઓ હતા તેથી 1891 માં MIT વિલિયમ પેજ બ્રાયન્ટ અને તેમના બીજા છ સહપાઠીઓને કેમિકલ એન્જિનિયરિંગમાં સાયન્સના સ્નાતક તરીકેનો એવોર્ડ આપે છે અને તેઓએ MIT માંથી ઉત્તીર્ણ થયેલા વિશ્વના પ્રથમ કેમિકલ એન્જિનિયર્સ ના જૂથ તરીકે માન્યતા પ્રાપ્ત કરી હતી આ કિસ્સામાં વિલિયમ પેજ બ્રાયન્ટ કોર્સ X માંથી ઉત્તીર્ણ થનાર આ 7 વિદ્યાર્થીઓમાં પ્રથમ હતા તેથી તેઓ વિશ્વના પ્રથમ ઔપચારિક કેમિકલ એન્જિનિયર બન્યા અને ઓળખાયા છે તે પછી 20 મી સદીની ખૂબ શરૂઆતમાં ઓલિવર પેટરસન વોટ્સ ને વિસ્કોન્સિન યુનિવર્સિટી એ કેમિકલ એન્જિનિયરિંગમાં પ્રથમ પીએચ ની ડિગ્રી આપી હતી વિસ્કોન્સિન મેડિસન યુનિવર્સિટી મા તેઓ 1937 સુધી કેમિકલ એન્જિનિયરિંગ અને અપ્લાઈડ વીજરસાયણશાસ્ત્ર ના પ્રોફેસર હતા તેઓ ગરમ નિકલ પ્લેટિંગ બાથ ના વિકાસ માટે પ્રખ્યાત છે અને આ બાથ હવે "વોલ્સ બાથ " તરીકે ઓળખાય છે તે પછી હિલ્ડા ડેરિક પણ કેમિકલ એન્જિનિયર હતા અને તેઓ ઈન્સ્ટીટ્યુટ ઑફ કેમિકલ એન્જિનિયર્સ સંસ્થાના પ્રથમ મહિલા વિદ્યાર્થી સભ્ય હતા તેથી આ બધા પ્રખ્યાત કેમિકલ એન્જિનિયર્સ હતા જેમણે કેમિકલ એન્જિનિયરિંગની મૂળભૂત ડિગ્રી મળી હતી અને જેઓ આ કેમિકલ એન્જિનિયરીંગના આધારસ્તંભ બન્યા હતા તેમજ તેઓ પ્રખ્યાત ઐતિહાસિક કેમિકલ એન્જિનિયર્સ હતા 1945 પછીથી 20 મી સદીમાં ઘણી દુનિયાઓ છે ઘણા વૈજ્ઞાનિકો છે ઉપરાંત કેટલાય વૈજ્ઞાનિકો રહી ચૂક્યા છે જેઓ કેમિકલ એન્જિનિયરીંગમાં કામ કરતા હતા જેમણે કેમિકલ એન્જિનિયરીંગ વ્યવસાયના વિકાસ માટે અનેક પ્રકારનાં સંશોધન કર્યા હતા અને આ જ કેમિકલ એન્જિનિયરીંગ પ્રક્રિયાઓના આધારે હવે તે સમાજ વિવિધ રીતે વિકસિત થઈ રહ્યો છે હવે જો આપણે 20 મી સદીમાં કેમિકલ એન્જિનિયરીંગ વ્યવસાયના સીમાચિન્હ પર નજર ફેરવીએ તો કેમિકલ એન્જિનિયરીંગના વિકાસના ઘણા પાસાં જોઈ શકાશે અને ત્યાર પછીથી જ આ કેમિકલ એન્જિનિયરિંગ 20 મી સદીની શરૂઆતમાં એક વિશિષ્ટ વ્યવસાય તરીકે શરૂ થાય છે તેમ છતાં હાલના કોર કેમિકલ એન્જિનિયરિંગ તરીકે ગણવામાં આવતા તત્વો સદીઓ અને તેથી વધુ સમયથી અસ્તિત્વમાં છે અને એમ પણ કહી શકાય છે કે તે કંઈક મિશ્રણ તરીકે શરૂ થયું હતું જેમાં કેમિસ્ટ્રી ની સાથે સાથે ઉપકરણો ની મિકેનિકલ ડિઝાઈન અને ઔદ્યોગિક ધ્યાન પણ હતું પરંતુ જોઈ શકાય છે કે કેમિકલ એન્જિનિયરિંગની આ શરૂઆત સદીની શરૂઆતમાં ફરમેન્ટેશન પ્રક્રિયાનો વિકાસ પણ થઈ રહ્યો હતો તેથી આ ફરમેન્ટેશન તે સમયગાળામાં જ નહીં પરંતુ આ ફરમેન્ટેશનની પ્રક્રિયા બાઈબલ ના અગાઉના તબક્કામાં પણ ઉલ્લેખિત હતી અને હોમરમાં પણ આ ફરમેન્ટેશનની પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવે છે તેથી આ ડિસિપ્લિન કઈંક ફરમેન્ટેશનની પ્રક્રિયા તરીકે શરૂ થયો હતો કેમિસ્ટ્રી ના તે જ્ઞાન પર આધારિત અન્ય કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જેનું કેટલાક ઉપકરણોની મિકેનિકલ રચના સાથે ઔદ્યોગિક સ્તરે ધ્યાન કેન્દ્રિત છે આપણે જો પ્રારંભિક વિજય ની વાત કરીએ જે જાહેરમાં કેમિકલ એન્જિનિયરિંગને વ્યાવસાય તરીકે વ્યાખ્યાયિત કરે છે જે આવશ્યક કેમિકલ્સના મોટા પાયાના ઉત્પાદન સાથે જોડાયેલ છે જે આ મિશ્રણની કેમિસ્ટ્રી ઉપર આધારિત છે ઉપરાંત ફરમેન્ટેશનની પ્રક્રિયા - આ બાબતોના જ્ઞાન પર આધારિત અન્ય બળો અને વિચારનો વિકાસ પણ બતાવે છે અને પછીથી તે મૂળભૂત બાબતોની કલ્પના અને હવે કેમિકલ એન્જિનિયરીંગના આ પાસાઓના આધારે જ્ઞાન આગળની પ્રક્રિયાના વિકાસ માટે રજૂ થયું છે હવે જો 1915 ની વાત કરીએ તો તેને સીમાચિન્હ 1 તરીકે માનવામાં આવે છે ફરમેન્ટેશન પ્રક્રિયાઓ માનવ ઈતિહાસમાં અસ્તિત્વ ધરાવે છે અને ઓર્ગેનિઝમ ક્લોસ્ટ્રિડિયમ એસેટોબ્યુટીલિકમ દ્વારા થતાં મકાઈના એનએરોબિક ફરમેન્ટેશન દ્વારા એસિટોન અને બ્યુટેનોલ ના ઉત્પાદન માટેની ફરમેન્ટેશન પ્રક્રિયા આલ્કોહોલિક પીણા સિવાય એ પ્રથમ ઔદ્યોગિક સ્તરની પ્રક્રિયા છે તે 1915 માં બ્રિટિશ રસાયણશાસ્ત્રી ચૈમ વીઝમેન દ્વારા શોધવામાં આવ્યું હતું આ માર્ગ દ્વારા થતું એસિટોન નું ઉત્પાદન પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટીશ વૉર એફર્ટ માટે જરૂરી હતું કારણ કે ધુમાડાવિહીન પાવડર ના ઉત્પાદનમાં નાઈટ્રોસેલ્યુલોઝ ના દ્રાવક તરીકે એસિટોન જરૂરી હતું તેથી તે કિસ્સામાં કેલ્શિયમ એસિટેટ જેમાંથી સામાન્ય રીતે એસિટોન આ ફરમેન્ટેશન પ્રક્રિયાઓના આધારે બનાવવામાં આવતું હતું તેથી આને એક કેમિકલ પ્રક્રિયાના સીમાચિન્હ તરીકે ગણવામાં આવે છે જ્યારે પાછળથી 1930 નો પ્રારંભિક વિજય લોકોની નજરમાં કેમિકલ એન્જિનિયરીંગ વ્યવસાયને વ્યાખ્યાયિત કરી જરૂરી રસાયણોના મોટા પાયાના ઉત્પાદન સાથે સંકળાયેલ છે તેમજ 1930 ના અંતમાં વોરેન કે લુઈસ Warren K Lewis અને એડવર્ડ આર ગિલિલેન્ડ Edward R Gilliland દ્વારા થયેલ ફ્લૂઈડ કેટાલિટીક ક્રેકિંગ ની પ્રક્રિયાની શોધ રાસાયણિક ઈજનેરી પાસાઓમાં આજની તારીખે પણ મહત્વની છે તે કિસ્સામાં તે એક કેમિકલ એન્જિનિયરિંગની એડવાન્સ્ડ પ્રક્રિયાનો વિકાસ હતો અને તે પ્રક્રિયા ખૂબ ઉર્જાસભર આર્થિક તેમજ કાર્યક્ષમ હતી તેની શોધ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હાઈ ઑક્ટેન એવિએશન ગેસોલિન ના ઉત્પાદન માટે અતિ મહત્વની હતી અને આજની તારીખે પણ તે આધુનિક પેટ્રોલિયમ રિફાઈનરીઓ ના કેન્દ્રસ્થાને છે તેથી આ શોધને સીમાચિન્હ 2 તરીકે ગણવામાં આવે છે જે ખરેખર 1930 માં થઈ હતી તેના દસ વર્ષ પછી 1940 માં એમ કહી શકાય કે એક મહત્વપૂર્ણ સીમાચિન્હ બન્યું હતું અને આ કિસ્સામાં 1940 ની શરૂઆતમાં પેનિસિલિન ના ઉત્પાદન માટે સૌથી મોટા પાયે થયેલ એરોબિક ફરમેન્ટેશન પ્રક્રિયાનો વિકાસ થયો હતો તે જરૂરી હતું કારણ કે તે એન્જિનિયરિંગની ઉત્કૃષ્ટ ઉપલબ્ધિઓ માંની એક છે જ્યાં બાયોલોજિકલ માર્ગ દ્વારા કોઈ કેમિકલનું ઉત્પાદન થયું હતું જે બાયોકેમિકલ એન્જિનિયરિંગનો મુખ્ય ભાગ રહ્યો છે અને જે હંમેશા કેમિકલ એન્જિનિયરીંગનો આવશ્યક ઘટક રહ્યો છે ત્યારબાદ 1942 થી 1945 એ યુદ્ધ સમયગાળો હતો અલબત્ત તે કમનસીબે 20 મી સદીમાં મહાન કેમિકલ એન્જિનિયરિંગ એડવાન્સિસ ને ઓળખવામાં એક આવર્તક થીમ હતી તે સમયગાળામાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆતી જરૂરિયાતે દક્ષિણપૂર્વ એશિયા માં રબર ના વાવેતર પર જાપાની જીતે આજે કૃત્રિમ રબર નો ઔદ્યોગિક વિકાસ કર્યો હતો 1942 માં યુ સરકાર દ્વારા પ્રાયોજિત ઈન્ડસ્ટ્રીયલ એકેડમિક કન્સોર્ટિયમ કૃત્રિમ રબર GR S જે 75 બ્યુટાડાઈન અને 25 સ્ટાયરીન નું મિશ્રિત પોલીમર છે તેના મોટા પાયાના ઉત્પાદન માટે બહાર પડ્યું હતું અને 1945 સુધીમાં યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા વાર્ષિક આશરે 1 મિલિયન ટન કૃત્રિમ રબરનું ઉત્પાદન કરવામાં આવતું હતું 1945 પછી કહી શકાય કે કેમિકલ એન્જિનિયર્સ પોલિમર પદાર્થોના ઉત્પાદન અને પ્રક્રિયામાં કેન્દ્રિય ભૂમિકા નિભાવતા આવી રહ્યા છે અને 20 મી સદીના પહેલા ભાગમાં કેમિકલ એન્જિનિયર્સ સામાન્ય રીતે કેમિકલ્સના સૌથી મોટા ઉત્પાદન સાથે સંકળાયેલા છે જે મોટા ભાગે ક્લાસિકલ કેમિકલ સંશ્લેષણ દ્વારા અને અમુક કિસ્સામાં બાયોકેમિકલ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થતાં હતા એટલે કહી શકાય છે કે સદીના બીજા ભાગમાં કેમિકલ એન્જિનિયરિંગનો વ્યવસાય આઉટલુક માં નોંધપાત્ર રીતે વિસ્તર્યો તેથી ત્યારથી આ કેમિકલ એન્જિનિયરિંગની પ્રગતિ આજ સુધી ચાલુ રહી છે 1951 થી 20 મી સદીના પાછળના અડધા ભાગમાં ઘણા કેમિકલ એન્જિનિયર્સ કામ કરતા હતા જ્યારે આજના સમયમાં પણ આ પ્રખ્યાત કેમિકલ એન્જિનિયર્સ જુદી જુદી રીતે કાર્ય કરી કેમિકલ એન્જિનિયરિંગ વિજ્ઞાનના જ્ઞાનના આધારે પ્રક્રિયા વિકસાવી રહ્યા છે આ કિસ્સામાં તેઓને આ કેમિકલ એન્જિનિયરિંગના જ્ઞાનના આધારે પ્રક્રિયાના વિકાસ માટે ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે જુદા જુદા પડકારો જેવા કે સૌરઉર્જા ને કેવી રીતે આર્થિક બનાવવી ફ્યુઝન થી ઉર્જા કેવી રીતે પૂરી પાડવી શુદ્ધ પાણીને કેવી રીતે ઍક્સેસ કરવું મગજને રિવર્સ એન્જિનિયર કેવી રીતે બનાવવું એડ્વાન્સડ પર્સનલાયસ્ડ લર્નિંગ કેવી રીતે કરવું કાર્બન સિક્વેશ્ટ્રેશન માટેની પદ્ધતિ વિકસાવવી ઉપરાંત વૈજ્ઞાનિક શોધ માટેના સાધનો કેવી રીતે વિકસાવવા શહેરી માળખાકીય સુવિધાઓ પુનર્સ્થાપિત અને સુધારણા કેવી રીતે કરવી એડવાન્સ્ડ આરોગ્ય માહિતી કેવી રીતે મેળવવી પરમાણુ રિએક્ટર્સ ને કેવી રીતે અટકાવવું અથવા તો કેવી રીતે વધુ સારી રીતે મેડિસિનનું એન્જિનિયરિંગ કરવું નાઈટ્રોજન ચક્ર ને કેવી રીતે સંચાલિત કરવું તેની વર્ચુઅલ વાસ્તવિકતા કેવી રીતે વધારવી સાયબર સ્પેસ એન્જિનિયરિંગના આપણા માનવ જીવનની સુધારણા માટે આવી રહેલા પડકારો ને કેવી રીતે સુરક્ષિત કરવા તેથી તે વિવિધ પડકારો માટે વિવિધ એન્જિનિયરો દ્વારા વિવિધ પ્રવાહો માંથી જોઈએ પરંતુ તે કિસ્સામાં બ્રહ્માંડના આ પડકારોનો ભાગ સક્રિય ભાગીદારી દ્વારા લેવામાં આવવો જોઈએ જેમાં કેમિકલ એન્જિનિયર્સની સક્રિય ભાગીદારી અને નેતૃત્વ છે હવે આજના સમયમાં કેમિકલ એન્જિનિયર ની ભૂમિકા શું હોવી જોઈએ વોલ્સના આધારે એન્જિનિયરિંગ પડકારો જ કેમિકલ એન્જિનિયર્સ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે આજે દરેક ઉદ્યોગમાં અને વ્યવસાયમાં જેમાં કેમિસ્ટ્રી અથવા બાયોલોજી અગત્યના પરિબળો છે જેમાં સેમિકન્ડક્ટર્સ નેનો ટેકનોલોજી ફૂડ પ્રોસેસિંગ કૃષિ પર્યાવરણીય નિયંત્રણ ફાર્માસ્યુટિકલ્સ ઉર્જા ઉપરાંત વ્યક્તિગત સંભાળના ઉત્પાદનો નાણાંકીય દવા અને અલબત્ત પરંપરાગત કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ નો સમાવેશ થાય છે તેથી તે તમામ પડકારો કેમિકલ એન્જિનિયર્સ દ્વારા જરૂરી રસાયણો તેમજ માનવ વિકાસ માટેની કેટલીક અન્ય સેવાઓ માટે અને આપણા સમાજને વધુ સારી વૃદ્ધિ આપવા માટે સ્વીકારવામાં આવ્યા છે તેથી કેમિકલ એન્જિનિયર્સ પરંપરાગત રીતે તે પડકારો હેઠળ પ્રક્રિયા અને નીપજો ની ડિઝાઈન એમ બંનેમાં સમાવેશ પામે છે હવે આપણે વાત કરીશું કે સેમિકન્ડક્ટર ના ઉત્પાદન માં કેમિકલ એન્જિનિયરની ભૂમિકા કેવી છે ચાલો આપણે તે ભાગોને આધુનિક કેમિકલ એન્જિનિયર તરીકે જોઈએ તેઓ હાલ સેમિકન્ડક્ટર નું ઉત્પાદન કેવી રીતે કરી રહ્યા છે કેમિકલ એન્જિનિયર્સ આ સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં ખરેખર કેવી રીતે મહત્વપૂર્ણ છે તેથી આ કિસ્સામાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કેમિકલ એન્જિનિયર્સ દ્વારા આપવામાં આવે છે જેમણે કમ્પ્યુટર ચિપ્સ ના ઉત્પાદન માટે કેટલીય પ્રક્રિયાઓ તારવી છે જે રાસાયણિક અને દર પ્રક્રિયાઓ પર આધારીત છે ઈન્ટેલ કોર્પોરેશન ના ત્રણ સ્થાપકો માંના એક એન્ડ્ર્યુ ગ્રોવ કેમિકલ એન્જિનિયર હતા અને તેઓ ઘણાં વર્ષો સુધી તેના CEO પણ રહ્યા હતા આમ તે કેમિકલ એન્જિનિયર હતા જેઓ તેમના કેટલાક મૂળભૂત વિજ્ઞાનના વિચારોના આધારે સેમિકન્ડક્ટર ના વિકાસ માટે કામ કરી રહ્યા હતા કેમિકલ એન્જિનિયર તરીકે તેમણે સેમિકન્ડક્ટરના ઉત્પાદનના વિકાસ માટેના વિચાર માટે ઘણું યોગદાન આપ્યું છે હવે કેમિકલ એન્જિનિયર્સ નિયંત્રિત ડ્રગ રિલીઝ પર પણ કામ કરી રહ્યા છે એલેન માઈકલ્સ Alan Michael's એક અગ્રણી કેમિકલ એન્જિનિયર રહી ચૂક્યા છે જેમણે એક કેમિકલ એન્જિનિયર તરીકે આ નિયંત્રિત ડ્રગ રિલીઝ માટે ઘણું યોગદાન આપ્યું છે આ કિસ્સામાં પોલીમર જેલ્સ એક મહત્વનો પદાર્થ કે જે સમય સાથે ડ્રગ ને મુક્ત કરે છે આ રિલીઝ સાથે સંબંધિત મુદ્દાઓ જેવા કે ડ્રગ ની જેલ માં દ્રાવ્યતા ડ્રગનો સમાન મુક્તદર અને શરીરમાં મૂકેલા પદાર્થોની શરીર સાથે બાયોકોમ્પેટીબિલીટી ધ્યાનમાં રાખવા પડે છે હવે આ પરિબળોના આ પાસાઓ ખરેખર પોલિમર જેલ્સ ના ઉત્પાદનમાં કેવી અસર કરે છે આ કિસ્સામાં એલન માઈકલ્સે કેટલાક આઈડિયા આપ્યા છે ઉપરાંત તેમણે ડ્રગ ના નિયંત્રિત રિલીઝ માટે પોલીમર જેલ્સ નું ઉત્પાદન કરવા માટેના પાયા ના સિદ્ધાંતો પણ વિકસાવ્યા છે અને આ કિસ્સામાં તેઓ એક કેમિકલ એન્જિનિયર હોવા છતાં આ ક્ષેત્ર ના વિકાસના નેતા ઓમાંના એક હતા અને 1970 માં ALZA રિસર્ચ ના પ્રમુખ પણ હતા તેથી જ કેમિકલ એન્જિનિયર આ રાસાયણિક પ્રક્રિયાઓથી અલગ પણ કાર્ય કરી શકે છે એટલે કે તેઓ અન્ય પ્રક્રિયાઓના વિકાસ જેવા કે કમ્પ્યુટર ચિપ ઉત્પાદન અને સેમિકન્ડક્ટર ઉત્પાદન જેવી બાયોકેમિકલ પ્રક્રિયાઓ ઉપરાંત અમુક બાબતો જેવી કે કૃત્રિમ બાયોલોજી જેવા ક્ષેત્રમાં પણ કેમિકલ એન્જિનિયર્સ કામ કરી શકે છે અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે કૃત્રિમ બાયોલોજી એ આનુવંશિક કોડ અને કૃત્રિમ DNA માટે નવી એક્સેસ આપે છે કે જે કોષોના મેટાબોલિક પાથવેઝ માં ફેરફાર કરીને અવનવા કેમિકલ બિલ્ડિંગ બ્લોક્સ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે જે માઈક્રોકેમિકલ રિએક્ટર તરીકે કાર્ય કરે છે આ નવા ક્ષેત્રમાં અગ્રણી વ્યક્તિઓમાંના એક કેમિકલ એન્જિનિયર જય કેસલિંગ છે તેમણે "આર્ટેમેસીનીન " માટે એક વ્યવહારુ અને સસ્તો કૃત્રિમ બાયોલોજી માર્ગ વિકસિત કર્યો હતો કે જે મેલેરિયા સામે લડવા માટેની પસંદગીની દવા છે જે ક્વિનાઈન અને તેના ડેરિવેટિવ્ઝ ને પ્રતિરોધક પણ છે આમ કૃત્રિમ બાયોલોજી જેવા અતિ અગત્યના ક્ષેત્રમાંના કેમિકલ્સના સંશ્લેષણમાં પણ કેમિકલ એન્જિનિયર્સ તેમના વિચારો રજૂ કરી શકે છે ઉપરાંત પર્યાવરણીય નિયંત્રણ માં પણ કેમિકલ એન્જિનિયર્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ કિસ્સામાં કેમિકલ એન્જિનિયર્સ ગ્રીન પ્રક્રિયાઓના વિકાસ અથવા તો હવા અને પાણીની ગુણવત્તા સાથેના વ્યવહારની પદ્ધતિઓમાં સુધારા કરી પર્યાવરણને નિયંત્રિત કરે છે આ સંદર્ભે કેમિકલ એન્જિનિયરિંગ જ્હોન સીનફેલ્ડ અને તેના સાથીઓ એ 1972 માં હવાના પ્રદૂષણ ના પ્રથમ ગાણિતિક મોડેલો વિકસિત કર્યા હતા અને તેઓ વાતાવરણીય પ્રદૂષણના શહેરી અને પ્રાદેશિક મોડેલોના વિકાસમાં પણ અગ્રેસર હતા ખાસ કરીને એવી પ્રક્રિયાઓ જે ઓઝોન અને એરોસોલ્સ બનાવે છે પછીથી એક કેમિકલ એન્જિનિયર ડેવિડ બોગર એ એલ્યુમિનિયમ ઉત્પાદન પ્રક્રિયામાંથી બોક્સાઈટ અવશેષો નો કચરો જે કોસ્ટિક કોલોઈડલ સસ્પેન્શન ના રૂપમાં હોય છે અને જેને 'રેડ મડ' કહેવામાં આવે છે તેના નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવી હતી જ્યારે એલ્યુમિનિયમ ઉત્પાદન પ્રક્રિયામાંથી બોકસાઈટ રેસિડયુ તરીકે જમા થાય છે ત્યારે આ વિશાળ 'રેડ મડ ' ખરેખર કોસ્ટિક સોડા ની આ ઉત્પન્ન થયેલા બોકસાઈટ સાથેની પ્રક્રિયા થવાથી બને છે તેથી તેમણે આ કોલોઈડલ સસ્પેન્શન જેને 'રેડ મડ ' કહેવામાં આવે છે તેને મૂલ્યવાન નિપજો માં રૂપાંતરિત કરીને તેનો ઉપયોગ કર્યો હતો તેથી તેમણે સસ્પેન્શન નો ઉપયોગ વેસ્ટવોટર ને રિયુઝ કરવા માટેની ટ્રીટમેન્ટ અને કચરાનો જથ્થો બીજા ભાગે ઘટાડવા માટે કર્યો હતો કેમિકલ એન્જિનિયર્સ નેનો ટેકનોલોજી માં પણ કામ કરે છે જેમ કે વૈજ્ઞાનિક રૂચિ 1990 ના દાયકાના પ્રારંભથી 100 નેનો મીટર 10 7 મીટર અથવા તેનાથી ઓછી એવી લંબાઈ સાથે રાસાયણિક પ્રક્રિયાઓના લાભપ્રદ ઉપયોગ માટે વિકસાવવામાં આવી હતી ત્યારથી જોઈ શકાય છે કે પ્રક્રિયાના વિકાસમાં આ મેક્રો થી નેનોસ્કેલ શ્રેણીમાં ઘણો ફેરફાર છે અને પ્રક્રિયા વધુ સારી કરી શકાય છે તેમજ આ નેનોસ્કેલ પ્રક્રિયાઓના આધારે પ્રક્રિયાની તીવ્રતા પણ મેળવી શકાય છે કેમિકલ એન્જિનિયર્સે આ નેનો સ્કેલ નો વિચાર કરીને આ કિસ્સામાં નેનો ટેકનૉલોજી આધારિત રાસાયણિક પ્રક્રિયાઓના વિકાસ પ્રક્રિયા તીવ્રતા પર ઘણું સંશોધન કર્યું હતું એક જ પદાર્થના ઓછામાં ઓછી સંખ્યાના અણુઓના પણ ભૌતિક અને રસાયણિક ગુણધર્મો મોલર જથ્થાથી 1023 અણુઓ ખૂબ જ અલગ હોય છે પદાર્થોના ઉદ્દીપકીય ગુણધર્મો અને વિષમ પદાર્થો વચ્ચેની આંતરપૃષ્થિય ઘટના આજના સમયમાં નેનો સ્કેલ પર જ શોધાય છે કેમિકલ સેન્સર ના વિકાસમાં પણ નેનો ટેકનોલોજી આનાથી મહત્વપૂર્ણ છે જો સેન્સર જેવા તત્વ નું કદ પરમાણુ સ્તરે ઘટાડવામાં આવે તો આના આધારે વિકસિત સેન્સર દ્વારા આણ્વિય ગુણધર્મો અને નેનો સ્કેલ શ્રેણીના ઉપયોગથી દરેક એનલાયટ પરમાણુ તેમજ તેની સાથે જોડાયેલા પરમાણુને પણ શોધી શકાય છે આમ વિશ્લેષણ પરમાણુઓના નેનો સ્કેલની શ્રેણીના ગુણધર્મોનો ઉપયોગ આ રીતે સેન્સર ના વિકાસ માટે કરી શકાય છે તેથી આ સેન્સર વિકાસમાં પણ કેમિકલ એન્જિનિયર્સ દ્વારા વિકસવાયેલ છે કેમિકલ એન્જિનિયર માઈકલ સ્ટ્રેનો એ ખૂબ જ નીચા સ્તરની અશુદ્ધિઓ જેવી કે પીવાના પાણીમાં આર્સેનિક જેવી અશુદ્ધિ ને શોધવા માટે નેનોચેનલ આધારિત સેન્સર બનાવ્યું હતું કે જેમાં કાર્બન નેનોટ્યુબ્સ નો ઉપયોગ કર્યો હતો તેથી નેનો ટેકનોલોજી આધારિત રાસાયણિક પ્રક્રિયાઓ જેવા મહત્વપૂર્ણ વિકાસ માં તેમનું યોગદાન છે કેમિકલ એન્જિનિયર મેટ્ટીઓ પાસક્વાલી અને તેમના સાથીઓ કે જેઓ પણ કેમિકલ એન્જિનિયર્સ છે તેઓએ કાર્બન નેનોટ્યુબ્સ પર પ્રક્રિયા કરી હાઈ સ્ટ્રેંથ વાળા કાર્બન ફાયબર્સ બનાવવાની પદ્ધતિ શોધી હતી આ ફાયબર્સ વીજસુવાહક હોય છે અને તેનો ઉપયોગ વિમાનની પેનલ્સ ના વજનમાં ઘટાડા માટે ડેટા ટ્રાન્સમિશન માટેના હલકા વજનના વીજસુવાહક તરીકે અને લાંબા અંતરે વીજળી પહોંચાડવા માટે થાય છે તેથી અહીં પણ કેમિકલ એન્જિનિયર્સ કામ કરી રહ્યા છે અને તેમણે વિમાનના વજન ઘટાડવા માટે નેનોટ્યુબ આધારિત હાઈ સ્ટ્રેંથ વાળા કાર્બન ફાયબર્સ વિકસિત કર્યા છે કેમિકલ એન્જિનિયર ડેવિડ સોન પણ એક પ્રખ્યાત કેમિકલ એન્જિનિયર છે જેમણે નેનોકેરTM પ્રક્રિયાઓની શોધ અને વ્યાપારીકરણ કર્યું છે જેમાં કોટન ફાયબર્સ ને કાર્બન નેનોવિસ્કર્સ જેની લંબાઈ 1 થી 10 nm છે તેના જલીય સસ્પેન્શન થી ભીની કરવામાં આવે છે તે સામાન્ય રીતે પ્રવાહીને ફેલાવવાને બદલે મણકો બનાવે છે કેમિકલ એન્જિનિયર્સ કૃત્રિમ પોલિમર ઉદ્યોગના વિકાસ સમાજ માટે ઉપયોગી પદાર્થો બનાવવા માટે નવા પદાર્થોના વિકાસ અને પ્રક્રિયાઓમાં પણ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે કેમિકલ એન્જિનિયર રોબર્ટ ગોરે પોલિટેટ્રાફ્લોરોથિથિલિન જે સામાન્ય રીતે 'ટેફ્લોન ' નામના ટ્રેડ નેમ થી ઓળખાય છે તેમાંથી ગોર ટેક્સ નામની છિદ્રાળુ ફિલ્મ ની શોધ કરી હતી આ ફિલ્મ આઉટડોર વસ્ત્રોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે પરંતુ તેને કૃત્રિમ રક્ત વાહિનીઓ તરીકે તબીબી એપ્લિકેશન પણ મળી છે તેથી આમાં કેમિકલ એન્જિનિયર તરીકે રોબર્ટ ગોર નું યોગદાન નોંધપાત્ર છે કેમિકલ એન્જિનિયર્સ ફ્રેન્ક બેટ્સ અને ગ્લેન ફ્રેડ્રિક્સન તેમણે પણ નવા પારદર્શક પ્લાસ્ટિક પોલિસાયક્લોહેક્સાઈલ ઈથિલિન ના ઉત્પાદન અથવા વિકાસમાં ઘણો ફાળો આપ્યો છે આનો ઉપયોગ સામાન્ય રીતે ઑપ્ટિકલ સ્ટોરેજ મીડિયા માં ડિસ્ક ઉત્પાદન માટે બરડ કાચવાળા પદાર્થને યોગ્ય કડક થર્મોપ્લાસ્ટિક માં ફેરવવા માટે થાય છે હવે કોલોઈડલ સાયન્સ ના વિકાસ અને વિશાળ શ્રેણીની લાભપ્રદ ઉપયોગીતામાં પણ કેમિકલ એન્જિનિયર્સ આગળ પડતાં રહ્યા છે આ ક્ષેત્રમાં કેમિકલ એન્જિનિયર એલિસ ગાસ્ટ ને યાદ રાખવા જોઈએ જેમણે ઈલેક્ટ્રોરિયોલોજી ની શોધ કરી હતી તે કોલોઈડલ પાર્ટીકલ્સ ના સસ્પેન્શન ની વિસ્કોસિટી ની એક ઘટના છે જેમાં ઈલેક્ટ્રિક ક્ષેત્ર લાગુ પાડતાં તેના માપ ના આધારે પરમેનન્ટ ડાયપોલ્સ માં વધારો થાય છે તેની શક્ય ઉપયોગીતામાં ક્લચ જેવા ઉપકરણનો સમાવેશ થાય છે જેમાં આ કોલોઈડલ સાયન્સ ના જ્ઞાનની જરૂર પડે છે આ કિસ્સામાં કોલોઈડલ પાર્ટીકલ્સ જે પરમેનન્ટ ડાયપોલ્સ ધરાવે છે તેનાં સસ્પેન્શન ની વિસ્કોસિટી માં પરીવર્તન માટે આ સિદ્ધાંત જરૂરી છે તેને ક્લચ જેવા ઉપકરણના વિકાસ માટે કેવી રીતે લાગુ કરી શકાય તો આ કિસ્સામાં એલિસ ગાસ્ટ એ કેમિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાંથી આવનાર મહત્વના વૈજ્ઞાનિક રહ્યા છે ઉપરાંત ટીશ્યુ એન્જિનિયરિંગ માં પણ કેમિકલ એન્જિનિયર્સે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે આ કિસ્સામાં ક્રિસ્ટી એંસેથ જે હોવર્ડ હ્યુજીસ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ માં કેમિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર છે જેમણે કાર્ટિલેજ કોષો કોન્દ્રોસાઈટ ને આધાર આપવા માટે ઈન્જેક્ટેબલ અને બાયોડિગ્રેડેબલ સ્કેફોલ્ડ વિકસાવ્યા હતા જે બીમાર અને ક્ષતિગ્રસ્ત કાર્ટિલેજિનસ પેશીઓને ફરીથી ઉત્પન્ન કરવા માટે વિકાસ પામી શકે છે તેમણે બાયોકોમ્પેટીબલ સ્કેફોલ્ડ બનાવવાની એક પ્રક્રિયા વિકસાવી છે જેથી આ પેશીઓ ની રચના એવી રીતે કરી શકાય કે જેથી સંબંધિત કાર્ય માટે તે અંગનું રિપ્લેસ્મેન્ટ કરી શકે અને તેનાં પર કોષોનો વિકાસ થઈ શકે અને એકબીજાથી અલગ તારવી શકે છે વૉટર ટ્રીટમેન્ટ એ એક મહત્વપૂર્ણ કેમિકલ એન્જિનિયરીંગ પ્રક્રિયા છે જ્યાં કેમિકલ એન્જિનિયર્સ વૉટર ડિસેલીનેશન માટે મેમ્બરેન આધારિત સેપરેશન પ્રક્રિયા જે કેમિકલ એન્જિનિયરીંગની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ મેમ્બરેન નો ઉપયોગ વિવિધ પ્રકારની વૉટર ટ્રીટમેન્ટ એપ્લિકેશન્સ જેવી કે હિમોડાયાલીસીસ ઓકસીજન એનરીચમેન્ટ અને રિવર્સ ઓસ્મોસિસ માં કરવામાં આવી રહ્યો છે આ સંદર્ભમાં કેમિકલ એન્જિનિયર્સ સિડની લોએબ અને શ્રીનિવાસ સૌરિરાજન રિવર્સ ઓસ્મોસિસ પ્રક્રિયાના વિકાસ માટે પ્રખ્યાત છે જે ખરેખર 1959 માં વિકસાવવામાં આવી હતી તેથી આ પ્રક્રિયા હજી પણ પાણીની નિસ્યંદન પ્રક્રિયા એટલે કે આપણા પીવાના પાણીની વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે હવે કેમિકલ એન્જિનિયર્સ પરંપરાગત અશ્મિભૂત બળતણ થી વિપરીત એવા વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો ના વિકાસમાં કાર્ય કરે છે આ કિસ્સામાં વીજ ઉત્પાદન માટે સૌર ઉર્જા એક ક્ષેત્ર છે જેમાં કેમિકલ એન્જિનિયરિંગનો નોંધપાત્ર ફાળો રહ્યો છે તેમ કહી શકાય છે આ સંદર્ભમાં TW ફ્રેઝર રસેલ T W Fraser Russell ને યાદ રાખવા પડે જે સૌર કોષોના સતત ઉત્પાદન માટે સંશોધન અને વિકાસ ટીમને પ્રોત્સાહિત કરવા માટેના એક નેતા છે તેમણે એક રીએક્ટર ની રચના પણ કરી છે જે એક સેમીકન્ડક્ટર ને સતત ચલિત પદાર્થ પર જમા કરે છે તેથી આ કિસ્સામાં તેનું નામ અલબત્ત જે એક કેમિકલ એન્જિનિયર છે તે નોંધપાત્ર છે ઉપરાંત માત્રાત્મક બાયોસાયન્સ માં પણ કેમિકલ એન્જિનિયર્સની ભૂમિકા રહી છે તેમ કહી શકાય છે આ કિસ્સામાં કેમિકલ એન્જિનિયર્સ આધુનિક બાયોલોજી અને બાયોમેડિસિન માં વધુને વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે તેથી કેમિકલ એન્જિનિયર્સ વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે કિસ્સામાં કેમિકલ એન્જિનિયર્સ પરંપરાગત અશ્મિભૂત બળતણ થી વિપરીત વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત ના વિકાસ પર કાર્ય કરે છે આ સંદર્ભમાં TW ફ્રેઝર રસેલ T W Fraser Russell સૌર કોષોના સતત ઉત્પાદન માટે પ્રેરિત સંશોધન અને વિકાસમાં અગ્રેસર છે તેથી આ સંદર્ભમાં તે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોના વિકાસ માટેના અગ્રણી કેમિકલ એન્જિનિયર્સ માના એક છે આ સિવાયના કેમિકલ એન્જિનિયર્સ પણ માત્રાત્મક બાયોસાયન્સ બાયોસાયન્સ સંશોધનમાં પણ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે આ કિસ્સામાં રાકેશ જૈન જેમણે કેમિકલ એન્જિનિયરિંગમાં રક્ત વાહિનીઓ નું નેટવર્ક અને ટ્યુમર્સ માં ટ્રાન્સવાસ્ક્યુલર પરિવહન વિકસિત કર્યા છે K Chakraborty એક કેમિકલ એન્જિનિયર છે જે આંકડાકીય અને ક્વોન્ટમ મિકેનિક્સ નો ઉપયોગ કરીને પરમાણ્વીય સંરચના નો અભ્યાસ કરે છે તેમણે રોગપ્રતિકારક પ્રણાલી ની પ્રથમ માત્રાત્મક અને પરીક્ષણયોગ્ય સમજૂતી આપી હતી જે ઓપ્ટિશિયન પ્રક્રિયા છે અને પ્રકાશિત કર્યું કે કેવી રીતે કેટલાક માણસો HIV ને નિયંત્રિત કરી શકે છે આ એન્જિનિયરીંગના ક્ષેત્રમાં કેમિકલ પ્રક્રિયા વિકાસ સિવાય પણ તેમણે કેમિકલ બાયોકેમિકલ પ્રક્રિયાઓમાં પણ ભૂમિકા ભજવી છે કેમિકલ એન્જિનિયર એ જાહેર સેવાઓ માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેમ કે પર્યાવરણ સંરક્ષણ એજન્સી ના સંચાલક તરીકે કાર્ય કરી શકે છે તે ઉર્જા વિભાગના સચિવ બની શકે છે તે વિજ્ઞાન અને એન્જિનિયરિંગના સંશોધન અને વિકાસ માટે સરકારને નિષ્ણાંત સલાહ આપી શકે છે અને તે વિવિધ સાર થી ભરેલા માંડવી સ્વરૂપો ના સ્ટોર્સ ને નષ્ટ કરવા માટે પ્રોસેસર ના મૂલ્યાંકક તરીકે કાર્ય કરી શકે છે તેથી કેમિકલ એન્જિનિયરીંગમાં સ્નાતકની પદવી મેળવ્યા પછી અન્ય ક્ષેત્રોમાં પણ આગળ વધી શકે છે જેવા કે મેડિકલ ક્ષેત્ર પસંદ કરવું કાયદાનો અભ્યાસ કરવો ખાસ કરીને પેટન્ટ કાયદા માટે નાણાકીય ક્ષેત્રમાં પ્રવેશ કરવો કે જે મોટો એમ્પ્લોયર બની શકે છે આમ કેમિકલ એન્જિનિયર્સ અન્ય વ્યવસાયોમાં પણ સારો એવો ફાળો આપી શકે છે આ કિસ્સામાં કેટલાક પ્રખ્યાત વ્યક્તિઓને યાદ રાખવા પડશે જે કેમિકલ એન્જિનિયર્સ હતા પરંતુ તેઓએ અન્ય વ્યવસાયોમાં ખૂબ ફાળો આપ્યો છે જેવા કે એડમ ઓસબોર્ન કેમિકલ એન્જિનિયરિંગનું બેકગ્રાઉન્ડ હોવા છતાં તેમણે 1981 માં પ્રથમ કોમર્સિયલ પોર્ટેબલ કમ્પ્યુટર નો વિકાસ કર્યો હતો એક ભૌતિકશાસ્ત્રી અને નોબેલ લોરીએટ ને યુરેનિયમ સેપરેશન પ્રક્રિયા વિકસાવવા બદલ 'પરમાણુ એન્જિનિયરિંગના પિતા' તરીકે ઓળખવામાં આવે છે અને તેમનું નોંધપાત્ર યોગદાન પણ રહ્યું છે જે મૂળભૂત રીતે ભણતરના દરેક સ્તરે કેમિકલ એન્જિનિયર હતા એક ભૌતિકશાસ્ત્રી એડવર્ડ ટેલર કોઈ અજાણ વ્યક્તિ નથી પરંતુ તેમને 'હાઈડ્રોજન બોમ્બના પિતા' તરીકે ઓળખવામાં આવે છે તેમણે યુનિવર્સિટીની પ્રથમ ડિગ્રી માટે કેમિકલ એન્જિનિયરિંગની શરૂઆત પણ કરી હતી તેથી આ કેમિકલ એન્જિનિયર માત્ર કેમિકલ એન્જિનિયરિંગ વ્યવસાયોમાં જ કાર્યરત નથી પરંતુ તે અન્ય વ્યવસાયમાં પણ ફાળો આપવા માટે કાર્ય કરી શકે છે આમ આપણે કેમિકલ એન્જિનિયરિંગ વિકાસના ઈતિહાસ અને પ્રક્રિયા વિકાસમાં કેમિકલ એન્જિનિયર્સની ભૂમિકા વિશેના ઘણા પાસાઓ ચર્ચા કર્યા છે તેમજ જુદા જુદા અન્ય વ્યવસાયોમાં પણ કેમિકલ એન્જિનિયર્સ કઈ રીતે કામ કરે છે તેની ચર્ચા કરી છે તેથી આ વ્યાખ્યાનમાં તમારું ધ્યાન આપવા બદલ આપસૌનો આભાર હું તમને બધાને વધુ વાંચવાનું સૂચન કરું છું અને મેં અહીં કેટલાક પાઠયપુસ્તકો સંદર્ભ પુસ્તકોની સૂચિ આપી છે હવે આગળનું વ્યાખ્યાન રાસાયણિક પ્રક્રિયાના મૂળભૂત લક્ષણો પર હશે તેથી કૃપા કરીને સિધ્ધાંત અને રાસાયણિક પ્રક્રિયાના લક્ષણોને સમજવા માટે અગાઉના વ્યાખ્યાનોને અનુસરો કે જે આગામી વ્યાખ્યાનમાં રજૂ કરવામાં આવશે આપસૌનો આભાર